સેવા કિંમત નિર્ધારણ નમસ્કાર આપણે સેવાઓના વ્યવસાયમાં કિંમત નિર્ધારણ સેવાઓની કિંમત વિશે ચર્ચા કરી રહ્યા છીએ આપણે છેલ્લા વિભાજનમાં મૂળભૂત ખ્યાલોની ટૂંકમાં ચર્ચા કરી અને તમને યાદ છે તેમ મેં તમને ભોજોહોરી મન્ના અથવા ઓહ કલકત્તા અથવા 6 બાલીગંજ પ્લેસ જેવી સેવા સંસ્થા માટે છેલ્લા 2 વર્ષની કિંમતોની વ્યૂહરચના વિશે વિચારવાની વિનંતી કરી હતી ત્યાં બંગાળી ભોજનના તમામ ખેલાડીઓ આધુનિક વાતાવરણમાં બંગાળી ભોજન રજૂ કરે છે અને આ પ્રકારની સેવા જે એક વિશિષ્ટ સેવા જેવી છે એક પ્રકારની સાંકડી રજૂઆત અથવા ગ્રાહકોની વિશાળ વિવિધતા માટે ચોક્કસ રજૂઆત સમાન આઉટલેટ્સ તેમજ વૈકલ્પિક આઉટલેટ્સ તરફથી કિંમતો અને સ્પર્ધાત્મક દબાણના સંદર્ભમાં ખૂબ સંવેદનશીલ હોવી જરૂરી છે હવે જો તમે આ સંસ્થાઓથી પરિચિત ન હોવ છતાં તમે પસંદ કરો છો કારણ કે તમે અલગ શહેરમાં રહો છો તમે કોઈપણ સરસ ભોજનની ભોજનાલય પસંદ કરી શકો છો અને તેમની કિંમત વ્યૂહરચના સંદર્ભે તમારી સોંપણી કરી શકો છો તેથી જો તમે હૈદરાબાદમાં છો તો તમે પ્રખ્યાત બિરયાની અને કબાબ આઉટલેટ પસંદ કરી શકો છો જો તમે મુંબઈમાં છો તો તમે ચાઇનીઝ ભોજનાલય પસંદ કરી શકો છો જેમ કે મેઇનલેન્ડ ચાઇના અથવા અન્ય કોઈપણ પ્રકારની તમે તેમાંથી કેટલીક પ્રખ્યાત મેંગ્લોરિયન અને સી ફૂડ ભોજનાલય પસંદ કરી શકો છો તમે ચોક્કસ પ્રકારના ખાદ્યપદાર્થ અને પીણાના આઉટલેટને જુઓ જેને વિશિષ્ટ સેવા તરીકે વર્ગીકૃત કરી શકાય અને પછી સમાન વિશિષ્ટ આઉટલેટ્સ સાથેની સ્પર્ધામાં તેમજ વૈકલ્પિક ખાદ્ય અને પીણાના આઉટલેટ્સ સાથેની સ્પર્ધામાં તેમની કિંમત નિર્ધારણ વ્યૂહરચના વિશે વિચારો હું ખોરાક અને પીણા પસંદ કરું છું કારણ કે તમારામાંથી મોટાભાગના લોકો સમયાંતરે આવી સેવાનો ઉપયોગ કરતા હશે અને તેથી તમે બધા પરિચિત હશો તેથી તે વધુ સુસંગત બનશેજે તમે આસાની થી સમજી શકસો આજે આ અસાઇનમેન્ટના સંદર્ભમાં સારા વિશ્લેષણને સક્ષમ કરવા માટે હું કિંમતો પર કેટલાક વધુ ઇનપુટ્સ અને વિચારો પ્રદાન કરવા જઈ રહ્યો છું મેં ઉલ્લેખ કર્યો છે તેમ હવે અમે પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 6 નો ઉલ્લેખ કરી રહ્યા છીએ અને દેખીતી રીતે જો તમે પ્રવચન સાંભળવા ઉપરાંત પ્રકરણને સાથે સાથે વાંચશો તો તે સારી મદદ કરશે સેવા કિંમત નિર્ધારણ સેવા કિંમતના સંદર્ભમાં મુશ્કેલીઓ પર પહોંચું તે પહેલાં હું તમને યાદ અપાવવા માંગુ છું કે જ્યારે પણ આપણે કિંમત વિશે વિચારીએ છીએ ત્યારે આપણે રૂપિયા ડૉલર યુરો પેકોસ વગેરે વિશે વિચારીએ છીએ પરંતુ નાણાંની વિભાવના ઉભરી તે પહેલાં માલ અને સેવાઓનું વિનિમય પ્રાગૈતિહાસિક સમયથી અને શરૂઆતમાં અસ્તિત્વમાં હતુંદેખીતી રીતે આ વિનિમયના આધારે થાય છે તેથી જો કોઈ વ્યક્તિ વાળ કપાવવા માંગે છે તો તે વિશિષ્ટ સેવા પ્રદાતા વાળંદ પાસે જશે અને તે સેવાના બદલામાં તે તે વ્યક્તિને કદાચ ચિકન અથવા અમુક શાકભાજી અથવા તેથી વધુ આપશે તેથી સમાન વસ્તુઓ અને સેવાઓનું વિનિમય આધારિત વિનિમય હંમેશા અસ્તિત્વમાં છે અને કોઈને કોઈ રીતે ઘણા દૂરના વિસ્તારોમાં અથવા તો આજે પણ આધુનિક અર્થતંત્રમાં ઈ બે અને અન્ય આપણી પાસે આવા વિનિમય છે મૂલ્ય વિનિમય આધારિત વ્યવહારો થઈ રહ્યા છે તેથી તમારે અહીં મુખ્ય મુદ્દો એ નોંધવો જોઈએ કે વિનિમય પ્રણાલી અને પાછળથી નાણાં આધારિત પ્રણાલી હંમેશા ખરીદનાર દ્વારા સમજાયેલી કિંમતની વિભાવનામાંથી બહાર આવે છે અથવા ઉભરી આવે છે જેનો અર્થ છે સેવાઓમાં આપણને મુશ્કેલી છે ઉદાહરણ તરીકે આ સમય પરિબળ છે તેથી જો તમારા વાળ લાંબા થઈ ગયા હોય અને ત્યાં ઉનાળો વધુ હોય અને તમારે વાળ કાપવાની જરૂર હોય તો તે સમય અને તે પરિસ્થિતિના સંદર્ભમાં તમારી જરૂરિયાત ગંભીર છે તેથી જો તમારો નિયમિત વાળંદ ખૂબ જ વ્યસ્ત હોય તો તમે વધુ કિંમતના સલૂનમાં જવા માટે તૈયાર થઈ શકો છો તેથી જેનો અર્થ છે કે આ વખતે હું કહીશ કે તેને સંદર્ભોમાં પણ વિસ્તૃત કરો અને હું આ સત્રના અંત તરફ થોડું વધુ સમજાવીશ તેથી સમય પરિબળ અને સંદર્ભિત પરિબળો ચોક્કસ સેવાના માનવામાં આવતા મૂલ્યને બદલી શકે છે અને તેથી ગ્રાહકના સંતોષ સાથે સમાધાન કર્યા વિના વિવિધ પ્રકારના ભાવ વિકલ્પો ઉપલબ્ધ થઈ શકે છે અને આ ખ્યાલ અમે આગલા સત્રમાં વધુ વિગતવાર ઉપયોગ કરીશું જ્યારે અમે સેવાઓના ભાવમાં ચોક્કસ ક્ષેત્રોમાં આવક વ્યવસ્થાપન અને ઉપજ વ્યવસ્થાપન વિશે ચર્ચા કરીશું જે ખૂબ જટિલ અને ખૂબ જ રસપ્રદ છે ઉપરાંત બીજી વસ્તુ જે થાય છે તે એ છે કે સેવા પ્રદાતા તરફથી સેવાઓના ભાવમાં કેટલીકવાર ભૂલો વધી શકે છે કારણ કે અચાનક પ્રવૃત્તિઓનો યોગ્ય ખર્ચ ન થઈ શકે તેથી માલના ઉત્પાદન માટે ધારો કે સેવાઓમાં યોગ્ય ખર્ચ અથવા પ્રવૃત્તિ આધારિત ખર્ચ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉપરાંત આપણે સેવાઓની વિશિષ્ટ લાક્ષણિકતાઓને કારણે ઇનપુટ્સ અને આઉટપુટની પરિવર્તનશીલતા વિશે પહેલેથી જ ઘણી ચર્ચા કરી છે અને આ કિંમત અને લાભની ગણતરીમાં પણ ફેરફાર કરી શકે છે તેથી જો આપણે જોઈએ તો આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે આ ગ્રાહક માટે સંપાદન ખર્ચ છે તેથી આ તે પ્રકારની કિંમત હોઈ શકે છે કે જેના પર ગ્રાહક ખરીદી કરી રહ્યો છે અને આ તે મૂલ્ય છે જે ગ્રાહક દ્વારા માનવામાં આવે છે તેથી દેખીતી રીતે તમે જોઈ શકો છો કે જો માનવામાં આવતું મૂલ્ય ઉચ્ચ સ્તરે હોય તો તમે સંભવતઃ આ બિંદુને ઉપરની તરફ ધકેલી શકો છો જેનો અર્થ છે કે તમે ચાર્જ કરી શકો છો અથવા તમે બજારના સ્થળે ફરીથી ઉચ્ચ ભાવ સ્તર મેળવી શકો છો પરંતુ યાદ રાખો કે આ એક પ્રકારની દ્વિ માર્ગી તલવાર બે ધારવાળી તલવાર છે કારણ કે જો બજારમાં પ્રવર્તમાન ભાવ સ્તર અને બજારમાં સંપાદન ખર્ચ સ્તરની સામે ગ્રાહક દ્વારા સમજાયેલ મૂલ્ય વચ્ચે મોટો તફાવત હોય તો તે વધુ અને વધુ સ્પર્ધા આકર્ષે છે આ કિસ્સામાં સ્પર્ધા વધે છે તેથી સામાન્ય રીતે વ્યક્તિએ સંતુલન બનાવવું પડશે અને મધ્યમ જમીન પર પ્રહાર કરવો પડશે અને શ્રેષ્ઠ સ્તરની કિંમત મેળવી શકાય તે જોવું પડશે કારણ કે સેવા પ્રદાતા તરીકે તમારી કિંમત અહીં ક્યાંક હશે તેથી તમે આ જગાને મહત્તમ કરવા માંગો છોતેનો અર્થ એ છે કે તમે જે કિંમત મેળવો છો તેની સામે તમારી કિંમત અને આ તફાવતો ચલિત કિંમત નિશ્ચિત ખર્ચ અને આવક છે અને તે બ્રેક ઈવન વોલ્યુમ વગેરેના સંદર્ભમાં મહત્વ ધરાવે છે જેની અમે અગાઉ ચર્ચા કરી હતી તમે શા માટે આ તફાવતને વધારવા માંગો છો કે જે કિંમત તમને તમારા પોતાના આંતરિક ખર્ચ સામે મળી રહી છે યાદ રાખો જો તમે આને સતત ઉપરની તરફ ધકેલતા નથી તો આ એક નિરર્થક રમત બની શકે છે તેનો અર્થ એ છે કે ગ્રાહકોના આનંદના પરિબળો ગ્રાહક દ્વારા સમજાયેલ મૂલ્ય સતત ઉપર તરફ ધકેલવું જોઈએ અને તમારી કિંમત સતત નીચે તરફ ધકેલવી જોઈએ તેથી તમારી પાસે વચ્ચે રમવા માટે સારું મેદાન છે અને તેના કારણે અમે અહીં બતાવ્યા પ્રમાણે આ ત્રણ મુખ્ય અભિગમો મેળવીએ છીએ કિંમત આધારિત તેનો અર્થ એ છે કે તમારા ખર્ચને લગતી કિંમતો ગોઠવો અને અમે હમણાં જ ચર્ચા કરી છે કે સેવાઓમાં વ્યક્તિએ તમામ વિવિધ ખર્ચને માપવા માટે ખૂબ કાળજી રાખવી પડે છે અને તેથી પ્રવૃત્તિ આધારિત ખર્ચ એ સેવાની કિંમતો જોવાની ખૂબ જ સારી રીત છે અને તેથી જ્યારે તમે તમારા ખર્ચને જુઓ જે આગળના તબક્કામાં છેતેનો અર્થ એ છે કે દૃશ્યમાન ડોમેન અને બેકએન્ડ અથવા પાછળના ખર્ચમાં આ ખ્યાલોની આપણે અગાઉ ચર્ચા કરી છે તેથી જેનો અર્થ છે કે જો તમે સેવા પૂરી પાડવા માટેના તમારા તમામ ખર્ચને સમજવા માંગતા હો તો સેવાની બ્લુ પ્રિન્ટ દોરવી અને ઇનપુટથી ગ્રાહકને સેવાની અંતિમ વિતરણ સુધી અનુસરવું સારું છે અને તમે ઓછી કિંમત ઊંચી કિંમત મધ્યમ શ્રેણીની કિંમત પ્રદાન કરી શકો છો પરંતુ તમારા ખર્ચને જાણ્યા વિના ઘણી વખત તમે ભયાનક ભૂલો કરી શકો છો તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને નવી સેવા માટે તમારે તમારા નાણાકીય ખર્ચ અને વિવિધ પ્રકારના બિન નાણાકીય ખર્ચ બંનેને ખૂબ જ સ્પષ્ટપણે સમજવાની જરૂર છે કારણ કે ગ્રાહક પણ સ્પષ્ટ રીતે અથવા કોઈક રીતે ગર્ભિત રીતે ગણતરી કરે છે તેના દ્વારા ચૂકવવામાં આવતી નાણાકીય કિંમત તેમજ તે અથવા તેણીને બિન નાણાકીય રીતે જે વિવિધ ખર્ચો થઈ શકે છે ઉદાહરણ તરીકે રાહ જોવી અથવા સમય આપવો કે પછી મુશ્કેલી અનુભવી આ બધી બિન નાણાકીય કિમત છે જે ગ્રાહક ચૂકવે છે આ બધા વિવિધ પ્રકારના બિન નાણાકીય કિંમત અને ખર્ચના પરિબળો છે જે વ્યક્તિએ યાદ રાખવાના રહેશે અને ગ્રાહક તેનું મૂલ્યાંકન સ્પષ્ટ અને અસ્પષ્ટ રીતે કરે છે તેથી સેવા પ્રદાતા તરીકે તમારે આ ખૂબ જ સ્પષ્ટપણે કરવું જોઈએ પછી અમારી પાસે મૂલ્ય આધાર કિંમત છેજે તે ચોક્કસ સેવા માટે ઉપભોક્તા દ્વારા માનવામાં આવતા મૂલ્યના સંદર્ભમાં કિંમત છે અને તમે તરત જ જોઈ શકો છો કે શા માટે આ તદ્દન માત્રાત્મક અને તદ્દન નિર્ધારિત છે આ કિંમત પાસું છે કે આ મૂલ્યની વસ્તુમાં દેખરેખ અને બિન નાણાકીય બંને પાસાઓ છે અને તેથી આ ગ્રાહક દ્વારા સમજાય છે તે મૂલ્ય નક્કી કરવું એ વિજ્ઞાનની સાથે સાથે કળા પણ છે જેની અગાઉ ચર્ચા કરવામાં આવી છે કારણ કે તમારે ગ્રાહકની મનોવિજ્ઞાન ગ્રાહકોની વર્તણૂક ઉપભોક્તા અથવા જરૂરિયાતોને વિવિધ સંજોગોમાં વિવિધ પરિસ્થિતિઓમાં અને વિવિધ વિભાગો માટે સમજવાની જરૂર છે તેથી તમારે STP એટલેકે વિભાજન લક્ષ્ય અને મૂલ્ય પ્રસ્તાવ તમારા લક્ષિત બજાર માટે સમજવાની જરૂર છે તમે સમજી શકશો નહીં કારણ કે આના આધારે એક ચોક્કસ સેવા માટેના મૂલ્યમાં વિવિધ પ્રકારના દર હોઈ શકે છે આ તમે જાણો છો કે તમારી કિંમતની પદ્ધતિ ગમે તે હોય આ હંમેશા તમારી સામે હોય છે સ્પર્ધાતેનો અર્થ એ કે સ્પર્ધા શું રજૂ કરે છે જે હંમેશા ભાવ સ્તરને સ્ક્વિઝ કરે છે તેથી કોઈક રીતે કોઈ જોઈ શકે છે કે આ સેવા કિંમત સેટિંગનું તમારું મુખ્ય ડોમેન છે અને તમારી પાસે એક પ્રકારનું દબાણ તમારી કિંમતમાંથી આવે છે અને બીજા પ્રકારનું દબાણ તમારી સ્પર્ધામાંથી આવે છે અને બંને વચ્ચે ક્ષેત્ર છે જ્યાં તમે ખરેખર નક્કી કરવાનો પ્રયાસ કરો છો તેથી આ ક્ષેત્ર એ છે કે તમારી કિંમત ગ્રાહકોની કિંમત અને ગ્રાહક માટે મૂલ્ય વચ્ચેનો તફાવત આ બેવડા દબાણના સંદર્ભમાં વધુ સમજાય છેતે સેવાઓના ભાવો પર છે મેં કહ્યું તેમ ખર્ચ આધારિત કિંમત ખૂબ જ સારી રીતે કાર્ય કરેલ પ્રવૃત્તિ આધારિત વ્યવસ્થાપન પ્રણાલી દ્વારા થવી જોઈએ તમારે તમારા સંસાધન ખર્ચને ઉત્પાદિત માલ અને સેવાઓ ઉત્પાદિત સેવાઓની વિવિધતા અને જટિલતા સાથે જોડવા પડશે પરંતુ ગ્રાહકો આ ખૂબ જ છે તેથી જ મેં આને બોલ્ડ અને મોટા અક્ષરોમાં મૂક્યું છે કે ગ્રાહકો તમારી સંસ્થાની પેઢી માટે સેવા ઉત્પાદન ખર્ચ શું છે તેના બદલે પોતાના મૂલ્યની કાળજી લે છે તેથી ગ્રાહક મૂલ્ય ની સાથે તે પણ કાળજી રાખવી પડે છે કે ખર્ચ બહુ વધી ના જાય તેથી તમારે તમારી કિંમતને સતત નીચેની તરફ સંચાલિત કરવી પડશે અને તમારે તમારા ખર્ચને અનામત રાખવો પડશે અને તમારે ગ્રાહકના મનમાં દેખાતા મૂલ્યને વધારવા માટે સતત વ્યવસ્થા કરવી પડશે એટલે ગ્રાહક ના મન માં સેવા ની સ્થિતિ શું હસે તે જાણવું અઘરું છે હવે જેમ કે હું મૂલ્ય સમજાવી રહ્યો હતો તેથી ક્ષેત્ર જ્યાં આપણે રમવા માંગીએ છીએ જ્યાં આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ તે ગ્રાહકને મળતા લાભો છે પૈસા સમય માનસિક અને શારીરિક પ્રયત્નો વગેરેના સંદર્ભમાં આ એકંદર મૂલ્ય ઓછા છે તેથી ફરીથી તમે અહીં જોઈ શકો છો કે આ બીજી રીત છે અમે તે જ રેખાકૃતિનો ઉપયોગ કરી રહ્યા છીએ જે આપણે પહેલા જોયું છે તેથી આ એક આકૃતિ છે જે ગ્રાહકના મનમાં સંપાદનનો ખર્ચ છે જે ગ્રાહક દ્વારા જોવામાં આવતા મૂલ્યને દર્શાવે છે આ આપણે ચોખ્ખી કિંમતનો અર્થ કરીએ છીએ અને ગ્રાહક એ ચૂકવેલ ફાજલ કિંમત અને ગ્રાહક અન્યથા ચૂકવવા તૈયાર હોત તે રકમ વચ્ચેનો તફાવત છે આ ફરીથી કંઈક રસપ્રદ છે અમે તે જ આકૃતિ પર પાછા જઈ શકીએ છીએ અને તમે જોઈ શકો છો કે જો આ ગ્રાહકની સંપાદન કિંમત છે અને ગ્રાહક હોઈ શકે છે જો આ તફાવત છે તો આ ગ્રાહક છે જો ગ્રાહકે તમારી સેવા ખરીદી ન હોય તો આ ચૂકવણી કરી હોત તો દેખીતી રીતે તમે ખૂબ જ મોટી ફાજલનો આનંદ માણો છો વાસ્તવમાં શું થાય છે કે ગ્રાહકોને મૂલ્ય સમજાયું હોવા છતાં ગ્રાહકોના મન આનંદિત થઈ શકે છે તેને કદાચ મળ્યું હશે અથવા તેણીને ખૂબ જ સારો સોદો મળ્યો હશેતેનો અર્થ એ કે ખૂબ જ વાજબી કિંમતમાં તેના અથવા તેણીના અભિપ્રાય માટે ઘણો સંતોષ તો તે અંતર આ હોવું જોઈએ પરંતુ વાસ્તવમાં ગ્રાહકને શું લાગે છે તે આ સ્તરે ખર્ચ કરવા માટે તૈયાર થઈ શકે છે પરંતુ તે અહીં સારી કિંમતને ધ્યાનમાં લેશે નહીં મારો મતલબ તેના મગજમાં તફાવત ખરેખર આ જગાથી ઘણો વધી શકે છે નાનું અંતર કે તફાવત નાનો કે મોટો હશે તે સંદર્ભિત પરિબળો શું છે તેના પર નિર્ભર રહેશે તેથી ચૂકવેલ કિંમત અને રકમ વચ્ચેનો આ તફાવત ગ્રાહક અન્ય વિકલ્પોની ગેરહાજરીમાં ચૂકવવા તૈયાર હોત આ સામાન્ય રીતે અહીં ક્યાંક છે અને વાસ્તવમાં ગ્રાહક આ બિંદુ સુધી જઈ શકે છે અને તેથી મેં કહ્યું તેમ આ જગા કદાચ હાંસલ કરી શકાશે નહીં પરંતુ ઉપભોક્તા ફાજલ ધારણાના સંદર્ભમાં નાનું અંતર હાંસલ કરવું શક્ય છે અને આ રમત છે અથવા આ વ્યૂહરચના છે જે આપણે જમાવવું પડશે તેથી તેથી ગ્રાહકને ઘણીવાર આ સ્તર વિશે સારો ખ્યાલ હોતો નથીતેનો અર્થ છે આ સ્તરનીતેનો અર્થ એ છે કે અનુભૂતિ મૂલ્ય શું છે ખરેખર માનવામાં આવતું મૂલ્ય છે તેથી ગ્રાહક ઘણીવાર અમુક પ્રકારના સંદર્ભનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે જો ભોજનાલયમાં મેનૂની કિંમત 100 છે અને અમે IIT વિધ્યાશાખા તરીકે નજીકની ભોજનાલય માં 10 ટકા છૂટ મેળવીએ છીએ તો અમને લાગે છે કે તમે સંતોષનુ ઉચ્ચ સ્તર અનુભવો છો તેથી મુદ્દો એ છે કે પછી આપણે તે સંદર્ભ મૂલ્યના સંદર્ભમાં અમારી ધારણાની તુલના કરીએ છીએ જે મેનુ મૂલ્ય છે કેટલીકવાર જ્યારે આ પ્રકારની સરખામણી ઉપલબ્ધ ન હોય ત્યારે ગ્રાહક સમર્થન કિંમતના સંદર્ભમાં સામયિકની કવર કિંમત જોઈ શકે છે અને અનુભવે છે કે તે ઓછી કિંમત ચૂકવી રહ્યો છે આ બધા વિવિધ પ્રકારના સંદર્ભો છે સામયિકની આ મેનૂ કિંમત અથવા કવર કિંમતની ગેરહાજરીમાં ગ્રાહક આખરે સ્પર્ધક કિંમત નિર્ધારણ જેવી વસ્તુનો ઉપયોગ કરી શકે છે તેથી ગ્રાહક દ્વારા સ્પષ્ટપણે અને ગર્ભિત રીતે તમામ વિવિધ પ્રકારના ખર્ચને જોઈને સારાંશ આપીએ તેથી શોધ ખર્ચ છે ખરીદી સેવા છે શોધ સંશોધન ખર્ચ એ છે કે ગ્રાહક સેવા પ્રદાતાનો સંપર્ક કરે તે પહેલાં જ થાય છે વાસ્તવમાં આ ત્યારે થાય છે જ્યારે ગ્રાહકે જરૂરિયાત અનુભવી હોય અને ગ્રાહકે તમે કઈ સેવાનો ઉપયોગ કરવાની ખાતરી આપી હોય તે શોધવા માટે સમય અથવા સંદર્ભો ખર્ચ્યા હોય આ Google પર વિતાવેલો સમય અથવા Zomato પર વિતાવેલો સમય અથવા તમારા ચોક્કસ સેવા આઉટલેટને શોધવા માટે ફૂડ પાન્ડા પર ખર્ચવામાં આવેલો સમય પણ ખર્ચ છે અને પછી તે ખરીદી અને સેવાનો મેળાપ ખર્ચ છે આ તે છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને અહીં તમે જુઓ છો કે પૈસા સમય શારીરિક પ્રયત્નો મનોવૈજ્ઞાનિક બોજ સંવેદનાત્મક બોજ છે તેથીતેનો અર્થ એ કે જો તમને ખબર હોય કે તમે એક ભોજનાલયમાં છો જ્યાં શૌચાલય છે તે સારું નથી અને તે સ્વચ્છ નથી તો પછી આ ચોક્કસ સંવેદનાત્મક બોજ વાસ્તવમાં ઘણી અસર કરી શકે છે ભલે ગ્રાહક પૈસા મુજબ ચૂકવણી કરતો હોય અલબત્ત અમારી સમસ્યાના નિરાકરણને અનુસરવા માટે ખરીદી પછીના ખર્ચો છે ઘણી વખત આપણે તેને વેચાણ પછીની સેવા કહીએ છીએ અને તેથી વધુ અને પૈસાની અંદર ખરીદી માટે પૈસા ચૂકવવામાં આવે છે ત્યાં આકસ્મિક ખર્ચ છે અને સંચાલન ખર્ચ છે તેથી જો તમે કોઈ ચોક્કસ સેવા વિશે વાત કરો છો કે જે તમે પ્રાપ્ત કરી છે અથવા કોઈ ચોક્કસ સેવા કે જે તમે રજૂ કરી રહ્યાં છો પછી ભલે તમે સોફ્ટવેર સેવા કંપનીમાં હો કે ઇજનેરી સેવા કંપનીમાં અથવા ગ્રાહક સેવા કંપનીમાં તો તમે બધું જોઈ શકશો આ તત્વો તમારી વચ્ચે લાગુ થાય છે અથવા તમારી સંસ્થા સેવા પ્રદાતા અને ગ્રાહક અથવા ઉપભોક્તા છે અને છેલ્લે આ સ્પર્ધા મૂલ્ય આધારિત કિંમત છે તેથી જેમ કે મેં અગાઉ કહ્યું હતું કે ખર્ચ બાજુથી સતત દબાણ હોય છે અને સ્પર્ધા બાજુથી સતત દબાણ હોય છે અને વચ્ચે ક્ષેત્ર છે જ્યાં તમે તમારી કિંમત નક્કી કરો છો તેથી જો તમે પાઠ્યપુસ્તકમાં પૃષ્ઠ નંબર 144 જુઓ છો તો એક આકૃતિ નંબર 6 6 છે અને તે બતાવે છે કે ઉદાહરણ તરીકે તમે એક્સ રે લેવા માંગો છો અને તમારા માટે ત્રણ વિકલ્પો હોઈ શકે છે ક્લિનિક A ક્લિનિક B અને ક્લિનિક C અને ક્લિનિક A માં જે કાર દ્વારા માત્ર 1 કલાકના અંતરે આવેલું છે પરંતુ તે ખૂબ પ્રખ્યાત હોઈ શકે છે અથવા તે ખૂબ જ સારું અને ખૂબ પ્રખ્યાત હોઈ શકે છે પરંતુ આગામી સંભવિત યોજેલી મુલાકાત 3 અઠવાડિયા પછીની છે અને તેઓ ફક્ત 9 થી 5 વાગ્યા સુધી કામ કરે છે અને અંદાજિત રાહ જોવી કારણ કે તે ક્લિનિક ખૂબ જ પ્રખ્યાત છે તે 2 કલાકનો હોઈ શકે છે અને ત્યાં કિંમત 450 છે સામાન્ય રીતે તમે સારી સેવાઓ પૂરી પાડવામાં આવતી સેવાઓ જાણો છો નીચા ભાવ માટેદેખીતી રીતે ત્યાં ઘણી વધારે માંગ છે અને આવી પરિસ્થિતિ માત્ર મર્જ થાય છે હવે આગામી વૈકલ્પિક ક્લિનિક B કદાચ 850 રૂપિયા રજૂ કરી રહ્યું છે અને તે તમારી ઓફિસથી માત્ર 15 મિનિટના અંતરે આવેલું છે અને આગામી ઉપલબ્ધ યોજેલી મુલાકાત 1 અઠવાડિયા પછી છેતેઓ સવારે 8 થી 10 સાંજે વાગ્યા સુધી થોડો વધુ સમય પણ કામ કરે છે તેથી ઓફિસ જનાર અને અંદાજિત રાહ જોવાનો સમય 30 થી 45 મિનિટ છે અને તેઓ 850 રૂપિયા ચાર્જ કરી શકે છે અને ત્યાં એક ક્લિનિક C છે જે સૌથી વધુ ચાર્જ કરે છે જે 1050 છે અને તે એકદમ નજીકમાં આવેલું છે અને આગામી ઉપલબ્ધ યોજેલી મુલાકાત છે તમારી પાસે બીજા દિવસે યોજેલી મુલાકાત છે અને ત્યાં સવારે 8 થી રાત્રે 10 વાગ્યાનો સમય છે અને સામાન્ય રીતે તમારે ત્યાં 50 મિનિટથી વધુ રાહ જોવાની જરૂર નથી કારણ કે ત્યાં ફક્ત યોજેલી મુલાકાતના વ્યવસાય પર કામ કરે છે તેથી જેમ તમે 1050 ની કિંમતે જોઈ શકો છો આ વધુ વિશિષ્ટ સેવા છે અથવા વધુ કિંમતની હપ્તા સેવા છે જ્યાં ઓછા લોકો આવે છે અને તેથી રાહ જોવામાં અથવા નિમણૂક અથવા રાહ જોવામાં વધુ સારો સમય અને પ્રયત્ન બચત છે જ્યારે તમે તેમના પર આવો અને તે વધુ અનુકૂળ રીતે સ્થિત થઈ શકે છે તેથી ત્યાં એક સંયોજન હોઈ શકે છે જેનો અર્થ છે કે કેટલાકને ત્યાં ખૂબ જ વિશિષ્ટ એક્સ રે અથવા પેથોલોજી સંસ્થા હોઈ શકે છે જે કદાચ તેનાથી દૂર પણ હોય પરંતુ તે સમયની મોટી બચત કરે છે પછી માત્ર યોજેલી મુલાકાતના આધારે જ કામ કરો અને કિંમતો વધારે છે પરંતુદેખીતી રીતે આ તમામ કિસ્સાઓ માની લેશે કે સેવા સ્તર છે તે એક્સ રે સ્તર છે એક્સ રે ગુણવત્તા સારી છે તેથી સેવાની ગુણવત્તાના સંદર્ભમાં કોઈ સમસ્યા નથી તેથી સેવાની ગુણવત્તા સમાન હોવાથી સામાન્ય રીતે તમે પસંદ કરશો તેથી 450 850 અને 1050 ની કિંમત છે તેથી જો સેવાઓ સમાન હોય અથવા અંતિમ મુખ્ય ઉત્પાદનની ગુણવત્તા જે તે એક્સ રે ચિત્ર છે તે જ રીતે તમે 450 ને પ્રાધાન્ય આપો છો પરંતુ અન્ય બિન નાણાકીય ખર્ચો છે જેમ કે સમય જેમ કે અંતરની મુસાફરી જેમ કે તમે ક્યારે આવો છો અથવા તમને નિમણૂક મળે તે પહેલાં રાહ જુઓ આ બધા બિન નાણાકીય ખર્ચ માટે તમે ખરેખર 1050 લઈ શકો છો અને હજુ પણ સારું લાગે છે કારણ કે તે સંલગ્નતાના સંદર્ભમાં છેતે ઉકેલ છે જે શ્રેષ્ઠ ઉકેલ હતો તેથી જેમ તમે અહીં જોઈ શકો છો ખર્ચ અને સ્પર્ધા વચ્ચેના આ સતત દબાણ ઉપરાંત નાણાકીય ખર્ચ અને બિન નાણાકીય ખર્ચ વચ્ચેનો સતત દર પણ છે તેથી આ બંને વચ્ચે સતત દર હોય છે જે ગ્રાહકોના મનમાં થાય છે ઉપભોક્તાઓના મનમાં અને ગ્રાહકોની ધારણાને મૂલ્યવાન ગણે છે તે વસ્તુને ગ્રાહક આ મૂલ્ય તરીકે મેળવે છે અથવા તેને અથવા તેણીના વિરુધ્ધ સુધી પહોંચાડવામાં આવેલ મૂલ્યના સંપાદનનો ખર્ચ મેળવે છે હવે અહીં આ વિરોધાભાસી દબાણોની એક શ્રેણી છે જે રમતમાં છે અને આ બીજી દ્વિતા છે આ નાણાકીય અને બિન નાણાકીય ખર્ચ વચ્ચેનો વેપાર છે જે પણ લાગુ પડે છે તેથી ભાવ સ્પર્ધા તેથી વિકલ્પોનો ઉપયોગ કરવાના ઉચ્ચ બિન કિંમત સંબંધિત ખર્ચ દ્વારા પ્રભાવિત થઈ શકે છે કેટલીકવાર લોકો ખાસ કરીને વધુ વિશ્વાસ આધારિત સેવાઓમાં હોઈ શકે છે જેની અમે ફરીથી ચર્ચા કરીશું જેમ કે સંચાલક કન્સલ્ટન્સી અથવા ડૉક્ટરની સલાહ અથવા કાનૂની સલાહ વ્યક્તિગત સંબંધો વિશ્વાસ પર ભાર મૂકે છે આ બધું પણ નાણાકીય કિંમત અને મૂલ્યની ભાવનાને ખૂબ પ્રભાવિત કરી શકે છે તેથી અમે આ સિવાય બિન નિરીક્ષણ ખર્ચ અને સમય અને સ્થાનની વિશિષ્ટતા પણ જોઈશું અમે જોઈશું કે કિંમત ઝોન કેટલા અલગ છે અને વાડ કરી શકાય છે અમે આવક સંચાલન અથવા ઉપજ સંચાલન પરના આગલા વર્ગમાં ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ જે સેવાઓના વ્યવસાયમાં કિંમતોની વિચારણા માટેનું એક રસપ્રદ ક્ષેત્ર છે અને ત્યાં આપણે એ સમજવું પડશે કે ગ્રાહકોના મનમાં નાણાકીય કિંમતો ઉપરાંતકર્મચારી સાથે નો સંબંધ પણ હોય શકે છે જે આપણે એક્સ રે ક્લિનિક વાળા ઉદાહરણ માં જોયું જો તમે સેવાઓના અમુક ચોક્કસ સમયની બહાર જાઓ છો જ્યાં સ્વિચિંગની કિંમત અસુવિધા અને સમય અને સ્થાનોની વિશિષ્ટતા અમને વિવિધ પ્રકારના ભાવ સેટિંગ માટેની તકો આપી શકે છે આ ઉપજ સંચાલન અથવા આવક સંચાલન અથવા આરએમ જેને આપણે ટૂંકમાં કહીએ છીએ તે નીચેની પરિસ્થિતિઓમાં સૌથી વધુ અસરકારક છે જ્યારે ત્યાં ઊંચી નિયત ખર્ચ માળખું હોય છે જ્યારે પ્રમાણમાં નિશ્ચિત ક્ષમતા હોય છે સેવા સૂચિતેનો અર્થ એ છે કે સેવા વ્યવસાયની સેવાની તક નાશવંત છે જે મોટાભાગની સેવાઓ માટે સાચી છે એક અનિશ્ચિત માંગ જે ઘણી સેવાઓ માટે પણ સાચી છે પરંતુ કેટલીક સેવાઓમાં તે વધુ સાચી છે અને ગ્રાહક ભાવની સંવેદનશીલતા અલગ છે સાંજ ના સમયે જ્યારે તમે સાબુ ખરીદવા જાવ છો અને જો દુકાન માં ભીડ હોય તો ત્યારે તમે તે સાબુ ની વધુ કિમત આપતા નથી તેજ રીતે જો બપોર ના સમયે જાવ અને ઓછી ભીડ હોય ત્યારે સાબુ ની ઓછી કિમત આપતા નથી સુપર માર્કેટમાં અમુક ચોક્કસ દિવસે આપવામાં આવતા કેટલીક છૂટ અને બ્લોક્સ તમે જાણો છો પરંતુ સામાન્ય રીતે સામાન સમયના સંદર્ભમાં બદલાતો નથી અને તેથી ગ્રાહકો સંવેદનશીલ હોય છે તમે એક જ ગ્રાહક પાસેથી સવારે એક કિંમત અને સાંજે એક કિંમત વસૂલ કરી શકતા નથી પરંતુ એવી ઘણી અન્ય સેવાઓ છે જ્યાં વાસ્તવમાં ગ્રાહક પાસે કિંમતની સંવેદનશીલતા નથી તેથી હું તમને વિનંતી કરીશ કે આવી સેવાઓ વિશે વિચાર કરો અને જો તમે ઝડપી હોવ તો બે અથવા ત્રણ સેવાઓના નામ આપીને પ્રતિસાદ આપો જે તમારા ધ્યાનમાં આ માપદંડોને પૂર્ણ કરે છેતે ઉચ્ચ નિશ્ચિત ખર્ચ માળખું પ્રમાણમાં નિશ્ચિત ક્ષમતા નાશવંત સૂચિ ચલ અનિશ્ચિત માંગ અને વિવિધ ગ્રાહક ભાવ સંવેદનશીલતા છે પછી જો તમે આવતીકાલે આ વિશે વાત કરો જ્યારે અમે આવક સંચાલન અથવા આરએમની ચર્ચા કરી હતી જેમાં વિવિધ પ્રકારના સરસ ગાણિતિક મોડેલો વગેરેનો ઉપયોગ થાય છે પરંતુ ચર્ચાના તે મોડેલો વધુ સમજી શકાય તેવા બનશે જો તમે આજે તમારા મનમાં ખરેખર વાત કરી શકો કે કઈ પ્રકારની સેવાઓ છે જે આ પાંચ શરતોને સંતોષે છે તેથી તે તમારી રાતોરાત સોંપણી છે અને ચાલો આવતીકાલે આ વિષય પર ચર્ચા કરવાનું ચાલુ રાખીએ